તેથી આપણે ઓછી પાવર ડિઝાઇન પર આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ જો તમને આપણાં છેલ્લા લેક્ચરમાં યાદ હોય તો આપણે મૂળભૂત રીતે CMOS સર્કિટમાં વીજળીના વિવિધ સ્ત્રોતો વિશે વાત કરી હતી અને આ લેક્ચરમાં આપણે કેટલાક ડિઝાઇન ફેરફારો કરીને પાવરના વિસર્જનને ખરેખર કેવી રીતે નિયંત્રિત કરી શકીએ અથવા ઘટાડી શકીએ તે અંગે કેટલીક ચર્ચા શરૂ કરીશું કેટલાક ડિઝાઇન નિયમોને અનુસરીને ડિઝાઇનમાં ફેરફાર કરીશું આવી વિવિધ તકનીકો છે આપણે તેમને એક પછી એક જોઈશું તેથી આજે અહીં ચર્ચાનો વિષય પાવર ઘટાડવાની તકનીકો છે તેથી આપણે જોશું કે જ્યારે હું તકનીકો વિશે વાત કરું છું ત્યારે આ તકનીકો બંને ઉપકરણોના સ્તર પર કામ કરી શકે છે એટલે કે ટ્રાન્ઝિસ્ટર સ્તરે અને તેઓ ખૂબ ઊંચા ડિઝાઇન સ્તરે કામ કરી શકે છે આર્કિટેક્ચરના સ્તરે હોઈ શકે છે તેથી જ્યારે પણ તમે સર્કિટ ડિઝાઇન કરી રહ્યા હોવ તો પણ ઉચ્ચ સ્તર પર તમે કેટલાક ડિઝાઇન નિર્ણયો લઈ શકો છો જે આખરે પાવર વિસર્જનને ખૂબ નોંધપાત્ર રીતે અસર કરી શકે છે તેથી એવું નથી કે એકવાર આપણી પાસે ટ્રાન્ઝિસ્ટર લેવલ સર્કિટ હોય તો જ તમે પાવરની ચિંતા કરો એવું નથી કે જ્યારે તમે સર્કિટ ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે ખૂબ ઊંચા સ્તરે પણ વર્તણૂકીય સ્તરે પણ હોઈ શકે કેટલીક તકનીકો છે આપણે તેમાંથી કેટલીક વિશે વાત કરીશું તમે તેને અનુસરી શકો છો અથવા અપનાવી શકો છો જેથી પછીથી જ્યારે આપણી પાસે અંતિમ સર્કિટ કાર્ય હોય ત્યારે તમે પાવર વિસર્જન પર વધુ સારું નિયંત્રણ રાખી શકો છો તેથી જે તકનીકો વિશે આપણે વાત કરીશું તે મુખ્યત્વે ડાયનેમિક પાવર ઘટાડવા અને અહીં સ્ટેટિક પાવર ઘટાડવા માટે હશે તેથી ડાયનેમિક પાવર ઘટાડવા માટે ચાલો તમે આપણાં છેલ્લા લેક્ચરમાં દરમિયાન મેળવેલા સમીકરણને યાદ કરીએ આપણે કહ્યું હતું કે એક લાક્ષણિક CMOS ગેટ માટે ડાયનેમિક પાવર વિસર્જન આના જેવા સમીકરણ દ્વારા આપવામાં આવે છે આલ્ફા માટે એકટીવીટી ફેક્ટર છે આઉટપુટ કેટલી વાર બદલાતી રહે છે એટલે કે તે ચાર્જિંગ અથવા ડિસ્ચાર્જ થાય છે C એ લોડ કેપેસિટેન્સ છે VDD પાવર સપ્લાય વોલ્ટેજ છે અને f એ ઘડિયાળની આવર્તન છે હવે જ્યારે તમે ઘટાડવાની વાત કરી રહ્યા છો ત્યારે આપણે આ 4 પરિમાણોમાંથી કોઈપણ ઘટાડી શકીએ છીએ તેથી આ વ્યૂહરચનાઓમાં આ તમામ 4 નો ઘટાડો શામેલ હોઈ શકે છે તેથી જ્યારે આપણે કહીએ છીએ કે આપણે એકટીવીટી ફેક્ટર ને ઘટાડવા માંગીએ છીએ ત્યાં ક્લોક ગેટિંગ સ્લીપ મોડ જેવી તકનીકો છે આપણે જોશું કે આ અપનાવી શકાય છે ક્લોક ગેટિંગનો અર્થ થાય છે કેટલીકવાર આપણને જરૂરી નથી તમે ઘડિયાળને સર્કિટમાં આવતા રોકી શકો છો તેથી જો ક્લોક અક્ષમ કરી શકાય છે તો પ્રવૃત્તિઓ પણ બંધ થઈ જશે તેથી આલ્ફા કુદરતી રીતે નીચે જશે આલ્ફા નું મૂલ્ય બરાબર તેથી એ જ રીતે તમે C નાના ટ્રાન્ઝિસ્ટર ટૂંકા વાયર નાના ફેન આઉટ વિવિધ તકનીકોનો ઉપયોગ કરી શકો છો અને લોડ કેપેસીટન્સ ઘટાડવા માટે પ્રયાસ કરી શકો છો VDD ઘટાડવું ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે કારણ કે તે વર્ગના રૂપમાં છે તેથી સપ્લાય વોલ્ટેજ ઘટાડવું એ પણ એક ખૂબ જ સામાન્ય તકનીક છે પરંતુ કમનસીબે જેમ જેમ તમે સપ્લાય વોલ્ટેજ ઘટાડશો તેમ તમારો વિલંબ પણ વધવા લાગશે તેથી તે ટ્રેડ ઓફ જેવું છે અને અલબત્ત છેલ્લે તમે સ્વીકાર્ય સ્તરોથી પરફોર્મન્સનું બલિદાન આપ્યા વિના શક્ય તેટલી કોર્સની આવર્તન ઘટાડી શકો છો તેથી તમારા સર્કિટમાં પાવર ડાઉન મોડ હોઈ શકે છે જે આપમેળે આવર્તનને યોગ્ય રીતે ઘટાડશે હવે સ્ટેટિક પાવર ઘટાડવા માટે તમને યાદ છે કે જ્યારે પણ આઉટપુટમાં સ્વિચિંગ હોય ત્યારે સ્ટેટિક પાવર વપરાય છે તેથી ક્ષણભરમાં પુલ અપ અને પુલ ડાઉન બંને હાથ ધરવામાં આવે છે તેથી આપણે ઘણી તકનીકોના સંયોજનનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આપણે પ્રમાણસર સર્કિટનો ઉપયોગ કરી શકીએ છીએ ગુણોત્તર સર્કિટ એટલે પરંપરાગત CMOS પ્રકારની સર્કિટ જ્યાં પુલ અપ નેટવર્ક અને પુલ ડાઉન નેટવર્ક હોય છે તેથી તે ડાયનેમિક CMOSથી વિપરીત છે કારણ કે મેં કહ્યું હતું કે જ્યાં પુલ અપ નેટવર્ક માત્ર એક જ સંક્રમણ છે તેવું નથી તેથી આઉટપુટ વોલ્ટેજ એક સર્કિટમાંથી લેવામાં આવે છે જે વોલ્ટેજ વિભાજક જેવો દેખાય છે જે સામાન્ય રીતે આપણે જેને ગુણોત્તર સર્કિટ તરીકે ઓળખીએ છીએ તેથી જ્યારે પણ આપણી પાસે ગુણોત્તર સર્કિટ હોય ત્યારે શ્રેણીમાં ઘણા ગેટ હશે તેથી આ પ્રકારના સ્વિચિંગ કરંટ વહેવાની સંભાવના ઓછી થશે જેથી તે આપમેળે ઘટશે અને પસંદગીપૂર્વક આપણે ઓછા થ્રેશોલ્ડ ઉપકરણોનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો તમે ટ્રાન્ઝિસ્ટરનું થ્રેશોલ્ડ વોલ્ટેજ ઘટાડશો તો આ સ્ટેટિક પાવર પણ ઘટાડે છેઆ એક તકનીક છે અને અલબત્ત સ્ટેટિક પાવરમાં લિકેજ પાવરનો પણ સમાવેશ થાય છેતેથી લીકેજ ઘટાડવાની તકનીકમાં પણ ઘણી રીતો શામેલ છે જેમ કે સ્ટેક ડિવાઇસ એટલે કે ટ્રાન્ઝિસ્ટરની શ્રેણી બોડી બાયસ આપણે સબસ્ટ્રેટ બાયસ વોલ્ટેજ બદલીએ છીએ તાપમાનનું સંચાલન ઘટાડીએ છીએ ઘણી તકનીક છે કારણ કે આ લિકેજ કરંટ ને સીધી અસર કરે છે તેથી ત્યાં ઘણી તકનીકો હોઈ શકે છે તેથી ચાલો આપણે એક પછી એક પદ્ધતિઓ જોઈએપહેલા આપણે થોડું પાછળ જઈએ આપણે ક્લોક ગેટિંગ અભિગમ જોઈએ છીએ જે આલ્ફા ઘટાડવાનો એક માર્ગ છે તેથી પરિસરમાં સર્કિટમાં પાવર ડિસિપેશન સિગ્નલ ટ્રાન્જિસન એક્ટિવિટી અથવા આલ્ફા પર ખૂબ જ નિર્ભર છે ક્લોક ગેટિંગ માં તે મૂળભૂત રીતે શામેલ છે તેથી આપણે એક અવલોકન કરીએ છીએ કે ક્લોક એક સંકેત છે જે સમગ્ર સિસ્ટમના મગજની જેમ કામ કરે છે તેથી જ્યારે પણ ઘડિયાળનું સંક્રમણ થાય છે ત્યારે તમામ સર્કિટ તત્વો તેઓ સિંક્રોનિઝમમાં કાર્ય કરે છે તેથી તે ક્લોક છે જે સર્કિટના વિવિધ ભાગોમાં પ્રવૃત્તિઓને ટ્રિગર કરી રહી છે તેથી સાહજિક રીતે કહીએ કે જો તમને લાગે કે સર્કિટનો એક ભાગ છે જેનો હાલમાં ઉપયોગ થતો નથી તો શા માટે તે ભાગમાંથી ઘડિયાળને સંપૂર્ણપણે બંધ ન કરો તેથી ઓછામાં ઓછા તે ભાગમાં સિગ્નલ સ્વિચિંગ પ્રવૃત્તિ બંધ થઈ જશે તેથી વીજ વપરાશ ઓછો થશે ક્લોક ગેટિંગ પાછળનો આ મૂળ વિચાર છે પણ એક વાત આપણને યાદ છે તેથી જો તમે પરીક્ષણ ઇજનેર છો જો તમારું કાર્ય પરીક્ષણ કરવાનું છે તો તમે કદાચ કહેશો કે સારી રીતે ક્લોક ગેટિંગ એ સારો વિચાર નથી જો તમે ક્લોક ગેટિંગ કરો છો તો સંભવત પરીક્ષણનું કાર્ય વધુ મુશ્કેલ બનશેકારણ કે જો તે ગેટમાં કેટલીક ભૂલને કારણે ક્લોક એકસાથે સબ સર્કિટ સુધી પહોંચવાથી અટકી જાય તો મારી પાસે પેટા સર્કિટને ચકાસવાનો કોઈ રસ્તો રહેશે નહીં પરંતુ ઓછી શક્તિની વિચારણાથી ક્લોક ગેટિંગ ના પાવરને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે ખૂબ જ સરળ તકનીક માનવામાં આવે છે તેથી તે ફરીથી ટ્રેડ ઓફની બાબત છે તેથી તમે ખરેખર શું ઇચ્છો છો તેથી હું જે કહું છું તે એ છે કે આપણે તે કાર્યાત્મક મોડ્યુલોમાંથી ક્લોક સિગ્નલ બંધ કરીએ છીએ જે સક્રિય નથી આમાં કેટલાક વધારાના હાર્ડવેર શામેલ હોઈ શકે છે અને આ વધારાના હાર્ડવેરને કારણે ઘડિયાળના સંકેતમાં થોડો વધારાનો વિલંબ અથવા ત્રાસ હોઈ શકે છે આ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે તેથી ચાલો આપણે કહીએ કે ધારો કે મારી પાસે આ જેવું સરળ દૃશ્ય છે જ્યાં સર્કિટ બ્લોક છે તેથી મારી પાસે એક રજિસ્ટર છે જ્યાં ત્યાંથી ઇનપુટ લોડ થાય છે તે કાર્યાત્મક એકમને આપવામાં આવે છે અને રજિસ્ટર ક્લોક દ્વારા લોડ થાય છે તેથી આ ઘડિયાળને બદલે સીધા જ રજિસ્ટરને ખવડાવવું હું ઘડિયાળને પસંદગીયુક્ત રીતે સક્ષમ અથવા અક્ષમ કરવા માટે અક્ષમ તરીકે ઓળખાતા અન્ય સંકેતનો પણ ઉપયોગ કરું છું તેથી જ્યારે હું જાણું છું કે કાર્યાત્મક એકમની આવશ્યકતા રહેશે નહીં ત્યારે હું નિષ્ક્રિય સિગ્નલને 1 પર સેટ કરીશજેથી આ અથવા ગેટનું આઉટપુટ સતત રહેશે રજિસ્ટરનું મૂલ્ય બદલાશે નહીં અને તેથી કાર્યાત્મક એકમમાં સિગ્નલ ટ્રાન્જિસન થશે નહીં તેથી દ્વાર પસંદગીની રીતે ક્લોક દંડને અક્ષમ કરી શકે છે પરંતુ ઘડિયાળને અક્ષમ કરવા માટે તમારે કેટલાક વધારાના તર્કની જરૂર પડશે કારણ કે આ દૃશ્યના આધારે તમારે નક્કી કરવું અને સમજવું પડશે કે આ કાર્યાત્મક એકમની ક્યારે જરૂર પડશે અને ક્યારે તેની જરૂર રહેશે નહીંતેથી તમારે સિગ્નલ પેદા કરવા માટે કેટલાક વધારાના તર્ક અને કેટલાક વધારાના નિયંત્રણ એકમની જરૂર છે તેથી તે વધારાની સર્કિટ વધારાની વીજળીનો પણ ઉપયોગ કરી શકે છે અને જેમ મેં કહ્યું હતું કે આ ક્લોક નેટવર્ક જ્યારે તમે ડિઝાઇન કરો છો ત્યારે આપણે આને પહેલા વધુ વિગતવાર જોયું છે આપણે વિલંબને સંતુલિત કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી આપણી પાસે 0 ત્રાંસી ક્લોક નેટવર્ક હોય ઓછામાં ઓછું એક સુધી સ્તર તમે ખાતરી કરી શકો છો કે ઘડિયાળના સંકેતો એક જ સમયે તમામ n ટર્મિનલ સુધી પહોંચે છે પરંતુ અહીં શું થાય છે આપણે એક વધારાનો અથવા ગેટ દાખલ કર્યો છે તેથી આ ક્લોક સિગ્નલ વધારાના ગેટ વિલંબથી વિલંબિત થઈ રહ્યું છે તેથી એક વધારાનો ત્રાસ હશે તેથી ડિઝાઇનની ચોકસાઈ ચકાસવા માટે ત્રાંસા વિશ્લેષણ હાથ ધરવાની જરૂર પડી શકે છે પરંતુ એક વસ્તુ જે તમે કરી શકો છો તમે ક્લોક નેટવર્ક માટે જુઓ છો તમને યાદ છે કે તમારી પાસે ઘણા બધા બફરો છે હવે એક બફર જે તમે આ OR ગેટ દ્વારા બદલી શકો છો પછી ઓછામાં ઓછું વિલંબ સંતુલિત થશે તે બફર થોડો વિલંબ લેતો હતો બફરને બદલે હવે હવે આ OR ગેટ ચિત્રમાં આવી રહ્યું છે આ OR ગેટ વિલંબ થાય છે વિલંબ એ જ રહેશે તમે ક્લોક નેટવર્કમાં કેટલાક ફેરફારો કરી રહ્યા છો તે OR ગેટને સંશોધિત કરો તે બફરમાં ફેરફાર કરો તેને OR ગેટ દ્વારા બદલો આ એક સંભવિત વ્યૂહરચના છે જેનો તમે ઉપયોગ કરી શકો છો જેથી ત્રાંસી સમસ્યા યોગ્ય રીતે ઊભી ન થાય તેથી આ બીજો સામાન્ય અભિગમ સપ્લાય વોલ્ટેજ ઘટાડો છેઆ વધુ પ્રભાવશાળી છે કારણ કે તમે જુઓ છો કે ડાયનેમિક પાવર પુરવઠા વોલ્ટેજના વર્ગ માટે પ્રમાણસર છે હવે ત્યાં ઘણા અભિગમો છે જે અન્વેષણ કરવામાં આવ્યા છેસ્થિર અભિગમ ગતિશીલ અભિગમ પણ સ્થિર અભિગમ કહે છે સારું તમે તમારા સર્કિટનું વિશ્લેષણ કરો તેથી મેં અગાઉ કહ્યું હતું કે તમે સપ્લાય વોલ્ટેજ ઘટાડી શકો છો જે તમારા સર્કિટને ઓછી વીજળીનો વપરાશ કરશે પણ તમારી સર્કિટ ધીમી બનશે તેથી તમે તમારા સર્કિટનું વિશ્લેષણ કરી શકો છો અને શોધી શકો છો કે વિલંબની દ્રષ્ટિએ સર્કિટના કયા ભાગો એટલા નિર્ણાયક નથી તમે એકંદર કામગીરીને અસર કર્યા વિના તેમને થોડું ધીમું કરી શકો છો તેથી જો તમે પેટા સર્કિટને ઓળખી શકો તો તે બ્લોક્સ અથવા સબ સર્કિટ માટે વીજ પુરવઠો ઓછો કરો આ મૂળ વિચાર છેઅને તમે તેને ડિઝાઇન સ્તર પર જ સ્થિર રીતે કરો છો આ કહેવાતા સ્થિર અભિગમ છે સ્થિર અભિગમ કહે છે કે પુરવઠાના વોલ્ટેજનું વિતરણ વિવિધ કાર્યાત્મક બ્લોક્સમાં પહેલાથી નક્કી કરવામાં આવે છે ગતિશીલ અભિગમ એ છે કે તમે કહી શકો તમારી પાસે પ્રોસેસરમાં સૂચના છે ઓપરેટિંગ સિસ્ટમ તે ચલાવવા માટે અધિકૃત હશે ઓપરેટિંગ સિસ્ટમ કહી શકે છે કે પ્રોસેસરનો વર્તમાન પાવર મોડ શું હશેપાવર અપ પાવર ડાઉન હાઇ સ્પીડ સ્લો સ્પીડ તમે કેટલાક અર્થમાં ગતિશીલ રીતે પાવર મોડને વ્યાખ્યાયિત કરી શકો છો તેથી અહીં પાવર વોલ્ટેજ જરૂરિયાત મુજબ બદલી શકાય છે તેથી ચાલો આપણે આમાંના કેટલાક અભિગમોને સચિત્ર રીતે જોઈએ સ્થિર વોલ્ટેજ ઘટાડો હું અહીં એક સરળ ઉદાહરણ સાથે સમજાવું છું ધારો કે સર્કિટમાં મારી પાસે 3 કાર્યાત્મક મોડ્યુલો છે આ 3 લંબચોરસ બ્લોક્સ દ્વારા બતાવવામાં આવ્યા છે ચાલો માની લઈએ કે મારે આ કેન્દ્રીય બ્લોકને ઝડપી બનાવવાની જરૂર છે પરંતુ જો આ બે બ્લોક્સ ધીમા ચાલતા હોય તો મને વાંધો નથી તો હું શું કરું હું સપ્લાય વોલ્ટેજ રેલ ની જોડીનો ઉપયોગ કરું છુંએક ઓછી સપ્લાય વોલ્ટેજ માટે છે અન્ય ઉચ્ચ સપ્લાય વોલ્ટેજ માટે છે તેથી જે બ્લોક ઝડપથી ચાલવાનું માનવામાં આવે છે તે ઉચ્ચ પુરવઠા વોલ્ટેજથી ફેડ કરવામાં આવે છે અને જે બ્લોક્સ ધીમી ગતિએ ચાલતા હોવાનું માનવામાં આવે છે તેમને ઓછા સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે અને આ સ્થિર રીતે કરવામાં આવે છે જેનો અર્થ થાય છે હંમેશા સ્થિર છેઆ વિતરણ હંમેશા સ્થિર હોય છે પરંતુ તમે આ વધારાના પાવર નેટવર્ક્સ જોઈ શકો છો આ રાઉટિંગ એક વીજ પુરવઠા વોલ્ટેજને બદલે કરવું પડશે હવે આપણી પાસે બે વીજ પુરવઠા વોલ્ટેજ છે તેથી વધારાના પાવર ડિલિવરી નેટવર્ક્સ જરૂરી છે પાવર રાઉટિંગ વધુ જટિલ બને છે અને આપણે આને થોડા સમય પછી જોઈશું ત્યાં કેટલીક સમસ્યાઓ છે તેથી કહીયે કે જ્યારે પણ તમે આ બ્લોકમાંથી સર્કિટનું આઉટપુટ ચલાવી રહ્યા હોવ ત્યારે આ બ્લોકમાં સર્કિટના ઇનપુટ પર તમે જોશો કે આ બે સર્કિટ બે અલગ અલગ વોલ્ટેજ પર કામ કરી રહી છે તેથી કેટલીકવાર કેટલાક વોલ્ટેજ સ્તરના અનુવાદની જરૂર પડી શકે છે તેથી તમારે આ ઇન્ટરફેસિસ માટે કેટલીક ખાસ કાળજીની જરૂર છે હવે ચાલો ગતિશીલ અભિગમ જોઈએ તો આપણે શું કહી રહ્યા છીએ આપણે કહી રહ્યા છીએ કે આપણે ઓપરેટિંગ વોલ્ટેજ અને ફ્રીક્વન્સીને એડજસ્ટ કરી રહ્યા છીએ માત્ર વોલ્ટેજ જ નહીં ફ્રીક્વન્સી બંને આપણે કામગીરીની જરૂરિયાતને મેચ કરવા માટે ગતિશીલ રીતે એડજસ્ટ કરી શકીએ છીએ સામાન્ય રીતે કહો તો તમે આર્કિટેક્ચર અને આધુનિક દિવસના પ્રોસેસરની સૂચનાઓ જુઓ છો તો તમે જોશો કે પ્રોસેસર્સમાં ઘણા પાવર મોડ્સ છે અગાઉ જુઓ પ્રોસેસરો પાવર વિશે ચિંતિત ન હતા પરંતુ હવે મોટાભાગના પ્રોસેસરો જે બજારમાં આવ્યા છે કહે છે કે લેપટોપમાં પણ તમે જોયું હશે કે લેપટોપમાં ઘણા પાવર મોડ્સ છે તમે તેમાંથી એક સેટ કરી શકો છો આ શક્ય છે કારણ કે પ્રોસેસર આ પ્રકારની ગોઠવણીને ટેકો આપે છે તમે પ્રોસેસરને કહી શકો છો કે મને ઉચ્ચ પ્રદર્શન મોડ જોઈએ છે અથવા મને ઓછું પ્રદર્શન જોઈએ છે પરંતુ ઉચ્ચ બેટરી મોડતેનો અર્થ એ કે હું બેટરીમાંથી ઓછી ઉર્જાનો ઉપયોગ કરવા માંગુ છુંહું તેને લાંબા સમય સુધી ચલાવવા માંગુ છું તેથી ત્યાં બે મોડ હોઈ શકે છે ત્યાં ઘણા મધ્યવર્તી સ્તરો પણ હોઈ શકે છે કહો કે એક અતિશય રીતે તે ઉચ્ચ પ્રદર્શન મોડ હોઈ શકે છે જ્યાં હું કહું છું વીજ પુરવઠો વોલ્ટેજ વધારે છે અને અલબત્ત ઓપરેશનની ઉચ્ચ આવર્તન તમારી પાસે પાવર સેવિંગ મોડ હોઈ શકે છેઓછો પુરવઠો વોલ્ટેજ અલબત્ત કામગીરીની ઓછી આવર્તન ત્યાં ઘણા મધ્યવર્તી સ્તરો પણ હોઈ શકે છે તેથી આ ગતિશીલ અભિગમ સુગમતા પૂરી પાડે છેકારણ કે વપરાશકર્તા અને તમે જે પ્રકારનાં પ્રોગ્રામો ચલાવો છો તેના આધારે તમે પાવર લેવલ અથવા પરફોર્મન્સ લેવલને વ્યવસ્થિત કરી શકો છો પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે જ્યારે તમે ફરીથી રૂપરેખાંકિત કરી રહ્યા હોવ ત્યારે એક મોડથી બીજા મોડમાં સ્વિચ કરી રહ્યા હોવ ત્યારે તે ઘણા મિલિસેકંડ લાગી શકે છે તેથી તમારે આ સંક્રમણોને ઘણી વાર હાથ ધરવા જોઈએ નહીં આ તમારે યાદ રાખવું જોઈએ અલબત્ત આને અમલમાં મૂકવા માટે તમારે કેટલાક વધારાના તર્કની જરૂર છે હવે વાસ્તવમાં અહીં આપણે કહી રહ્યા છીએ કે આ બહુવિધ વોલ્ટેજ ખરેખર ચીપ પર કેવી રીતે લગાવી શકાય છે તમે જુઓ છો કે તમારી પાસે કેટલાક વોલ્ટેજ આઈસલેંડ્સ હોઈ શકે છેજેમ કે આપણે એક પ્રમાણભૂત સેલ પ્રકારની પ્લેસમેન્ટ જોઈએ જ્યાં આ સેલ હરોળમાં ગોઠવાયેલા છે આ નારંગી અને વાદળી આ બે અલગ અલગ વોલ્ટેજ સ્તર સૂચવી શકે છેનારંગી VDD ઉંચું સૂચવી શકે છે વાદળી VDD નીચું સૂચવી શકે છે તેથી બધા સેલ્સ જે ઉચ્ચ પ્રદર્શન માટે માનવામાં આવે છે તેઓ આ નારંગી પંક્તિઓમાં મૂકવામાં આવશે અને નીચલા પ્રદર્શનને વાદળી પંક્તિઓ પર મૂકવામાં આવશે સારું ASICમાં અથવા સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇનમાં પણ તમે સમાન પ્રકારની ફિલોસોફી ધરાવી શકો છો અથવા તમારી પાસે મનસ્વી બ્લોક્સ હોઈ શકે છે તેમાંના કેટલાક વાદળી બ્લોક્સ તેમાંના કેટલાક નારંગી બ્લોક્સ તમે જ્યાં જરૂર હોય ત્યાં તમારી ચિપમાં મૂકી શકો છો હવે જો તમે આને સામાન્ય બનાવવા માંગો છો તો તમે વિવિધ વોલ્ટેજને મંજૂરી આપી શકો છો આને આઈસલેંડ્સ કહેવામાં આવે છે વિવિધ વોલ્ટેજ આઈસલેંડ્સ તમારી પાસે આ જ પંક્તિમાં પણ અલગ અલગ આઈસલેંડ્સ હોઈ શકે છે તેથી સમાન પ્રમાણભૂત સેલ પંક્તિમાં પણ તમે કેટલાક ઓછા પ્રદર્શન કેટલાક ઉચ્ચ પ્રદર્શન વિવિધ વોલ્ટેજ પૂરા પાડી શકે છે પરંતુ અલબત્ત જો તમે આ કરો તો આ લાગુ વોલ્ટેજને રાઉટ કરવાની સમસ્યા વધુ મુશ્કેલ બનશે જો તમે તેમને એકસાથે મિક્સ કરો તો તેથી જેમ મેં અગાઉ કહ્યું હતું કે તમારે લેવલ કન્વર્ટરની જરૂર પડી શકે છે જ્યારે પણ તમે નીચા સપ્લાય વોલ્ટેજ થી ઉચ્ચ સપ્લાય વોલ્ટેજ સાથે સર્કિટ ચલાવી રહ્યા હોવ અથવા તેનાથી વિપરીત તેથી હું આ સર્કિટની વિગતમાં નથી જતો તેથી હું હમણાં જ સૂચવી રહ્યો છું કે જ્યારે પણ તમારી પાસે સર્કિટ હોય જે ઉચ્ચ પુરવઠા વોલ્ટેજ પર કાર્યરત હોય પરંતુ તમે તેને સર્કિટમાંથી ફેડ કરતા હોવ જે નીચા પુરવઠા વોલ્ટેજથી કાર્યરત હતું પછી ભલે જ્યારે આ VDDL હોય તો ચાલો કહીએ ઉચ્ચ 1 તેથી તે VDDH ની બરાબર નથી તે VDDH કરતાં ઓછું છે તો પછી આ ટ્રાન્ઝિસ્ટર હજી પણ નબળું હોઈ શકે છે અને એક નાનો પ્રવાહ વહેતો હોઈ શકે છે તેથી સ્તરના અનુવાદો હાથ ધરવા માટે તમારી પાસે ઘણા સંભવિત સર્કિટ છે જેમ પ્રથમ સર્કિટ કહે છે કે તમારી પાસે એક સર્કિટ છે જ્યાં તમને બે સપ્લાય વોલ્ટેજની જરૂર છે એક ગેટ નીચલા સપ્લાય વોલ્ટેજ સાથે કામ કરી રહ્યું છે પરંતુ આ સર્કિટમાં આપણી પાસે એક જ સપ્લાય વોલ્ટેજ છે તેથી તમે આ સર્કિટમાંથી એકનો ઉપયોગ વોલ્ટેજ રૂપાંતરણ હાથ ધરવા માટે કરી શકો છો આ લિકેજ કરંટ ને ઉઠાવ્યા વગર કારણ કે જો આપણે કોઈ કાળજી ન રાખીએ તો આ લીકેજ એક મોટો મુદ્દો બની શકે અને અહીં હું એ સોલ્યુશન આપું છું કે જ્યાં તમે આ નીચા અને ઉચ્ચ VDD બ્લોક્સને એક જ હરોળમાં ભેળવી શકોજેમ તમે પાવર ગ્રીડ જેવી કોઈ વસ્તુને વ્યાખ્યાયિત કરી રહ્યા છો લંબરૂપે તમે ઘણા વાયર ચલાવી રહ્યા છો વૈકલ્પિક રીતે કહો VDD લો હાઈ લો હાઈ લો હાઈ અને તમે આ બ્લોક્સને એવી રીતે મૂકો તેઓ વોલ્ટેજ ગ્રીડ સાથે ગોઠવાયેલા છે જેની સાથે તમે તેમને એકવાર નારંગીની જેમ પાવર કરવા માંગો છો તેમની પાસે આ VDDH રેલ તેમના દ્વારા ચાલતી હોવી જોઈએ વાદળી એકવાર તેમની પાસે ઓછામાં ઓછી એક VDDL હોવી જોઈએ આ રેલ તેમના દ્વારા ચાલે છે અને તેથી આ એક વ્યૂહરચના છે જ્યાં તમે એમ્બેઇંગ કરી રહ્યા છો અથવા તમે એકીકૃત કરી રહ્યા છો તમે સેલ પ્લેસમેન્ટ સાથે આ પાવર લેવલ બહુવિધ વોલ્ટેજ સ્તર કહી શકો છો તમે વોલ્ટેજ આઈસલેંડ્સ ના નિર્માણ સાથે પ્લેસમેન્ટને એકીકૃત કરી રહ્યા છો તેથી નેટલિસ્ટ સ્તરે જ તમે વ્યાખ્યાયિત કરી રહ્યા છો કે આમાંથી સેલ્સ ઉચ્ચ પુરવઠા વોલ્ટેજ સાથે કામ કરશે અને કયા સેલ્સ ઓછા પુરવઠા વોલ્ટેજ સાથે કામ કરશે અને તે મુજબ તમે યોગ્ય નિર્ણય લેશો અને અલબત્ત આ ખૂબ જ લવચીક વસ્તુ છેતમે ગતિશીલ રીતે સમગ્ર કાર્ય કરવા માંગો છો ફ્રીક્વન્સી અને વોલ્ટેજ સ્કેલિંગ તમે ગતિશીલ રીતે કરી રહ્યા છો અને આમ કરીને તમે તમારી જરૂરિયાત મુજબ પ્રોસેસરના પ્રદર્શન સ્તરને વ્યવસ્થિત કરી શકો છો હવે જે પરિબળને ધ્યાનમાં લેવામાં આવે છે તે કંઈક આના જેવું છે જેમ તમે જુઓ છો તમારી પાસે સર્કિટમાં સમયની અમુક મર્યાદા છે જે પૂરી થવાની છેજેમ કે મારી પાસે સર્કિટ છે જે ડેલ્ટાના વિલંબ પછી આઉટપુટ ઉત્પન્ન કરે છે ધારો કે તમારી ડિઝાઇનમાં તમે તેને એવી રીતે ડિઝાઇન કરી છે કે તમે ઝડપી ક્લોક લગાવી રહ્યા છો આઉટપુટ ડેલ્ટા કરતા ઘણી વહેલી પેદા થાય છેતે ચોક્કસપણે તમારી શુદ્ધતાના બિંદુથી સમસ્યા નથી પરંતુ વીજળીના વિસર્જનના દૃષ્ટિકોણથી બિનજરૂરી રીતે તમે ઓછી શક્તિનો ઉપયોગ કરી રહ્યા છો કારણ કે તમે તે સર્કિટને ઉચ્ચ આવર્તન અથવા ઉચ્ચ VDD સાથે ચલાવી રહ્યા છો જે જરૂરી નથી કારણ કે તમે આઉટપુટમાં થોડો વિલંબ કરી શક્યા હોત તેથી વિચાર એ છે કે તમે ફ્રીક્વન્સીઝને એક સ્તર સુધી ધીમું કરો છો જે તમારી પાસે જે પણ અધિકાર છે તે જરૂરી સમયના બજેટમાં આઉટપુટ પેદા કરવા માટે પૂરતું છે આ તે છે જે અહીં ઉલ્લેખિત છેજે હંમેશા ન્યૂનતમ સપ્લાય વોલ્ટેજ પર ચાલે છે જે સમય મર્યાદાને પૂર્ણ કરે છે તેથી તમારી પાસે બે અભિગમો હોઈ શકે છે એક એ છે કે તમે માત્ર આવર્તન ગતિશીલ આવર્તન સ્કેલિંગને વ્યવસ્થિત કરી રહ્યા છોજુઓ કે તમે ફ્રીક્વન્સી એડજસ્ટ કરો છો તમે માત્ર પાવર બચાવતા હોવ છો પરંતુ ઉર્જા નહીં કારણ કે તમે ફ્રીક્વન્સી જોઈ શકો છો કે તમે વધારો અથવા ઘટાડો કરી શકો છો જો તમે આવર્તન વધારી શકો તો તમે ગણતરી ઝડપથી પૂર્ણ કરશો જો તમે આવર્તન ઘટાડશો તો તમે ગણતરી ધીમી પૂરી કરશો પરંતુ સર્કિટમાં થતી સંક્રમણોની સંખ્યા સમાન રહેશે તેથી કુલ ઉર્જા બદલાશે નહીં ત્વરિત શક્તિ અથવા સરેરાશ શક્તિ હોઈ શકે છે કારણ કે તમે તેને લાંબા સમય સુધી કરી રહ્યા છો સરેરાશ શક્તિ ઓછી હશે પરંતુ બેટરી માંથી ખેચવામાં આવેલા પાવરનું પ્રમાણ એ ઉર્જા છે જે બદલાશે નહીં બરાબર પરંતુ જો તમે ગતિશીલ વોલ્ટેજ સ્કેલિંગ વત્તા ગતિશીલ આવર્તન સ્કેલિંગ બંને કરો છોકારણ કે જો તમે વોલ્ટેજ સ્કેલિંગ કરો છો તો ઉર્જા પણ સ્થળાંતરીત થાય છે માત્ર પાવર નહીં કારણ કે ફ્રીક્વન્સી સાથે તમે ફક્ત બેટરીમાંથી કરન્ટ ખેંચવાની પ્રક્રિયાને ધીમી કરી રહ્યા છો પરંતુ વોલ્ટેજ સ્કેલિંગ દ્વારા તમે વર્તમાનની તીવ્રતા ઘટાડી રહ્યા છો જેનો અર્થ છે કે તમે ઉર્જા બચત કરી રહ્યા છો તેથી ચાલો આપણે તેને જોઈએ તેથી સિસ્ટમ જે ગતિશીલ વોલ્ટેજ અને ફ્રીક્વન્સીઝ સ્કેલિંગ ને જોડે છેતેથી હું એક લાક્ષણિક સિસ્ટમ વિશે કહી રહ્યો છું આ માટે નીચેની જરૂર પડશે તેથી તેને પ્રોગ્રામેબલ ક્લોક જનરેટર ની જરૂર પડી શકે છે જે સામાન્ય રીતે ફેઝ લોક લૂપ કંટ્રોલ સર્કિટ પર આધારિત હોય છે તેથી એક સિસ્ટમમાં ઘડિયાળની આવર્તન વિશાળ શ્રેણીમાં નિયંત્રિત હતી 33 મેગાહર્ટ્ઝના વધારાથી 200 થી 700 મેગાહર્ટ્ઝ તેથી તમે જુઓ છો કે તમારા માટે વિશાળ ડિઝાઇન જગ્યા ઉપલબ્ધ છેતમે ઘડિયાળની આવર્તનને ઘણા જુદા જુદા સ્તરો પર સેટ કરી શકો છો એ જ રીતે તમારી પાસે પાવર સપ્લાય નેટવર્ક પણ છે જે પ્રોગ્રામેબલ છે જે ન્યૂનતમ VDD મૂલ્ય સેટ કરી શકે છેકહો કે તે સિસ્ટમમાં તેની પાસે 1 6 વોલ્ટ સુધી 32 લેવલ છે તમે વોલ્ટેજને ઘણા લેવલ વચ્ચે સેટ કરી શકો છો તેથી ફરીથી અહીં પણ તમે વોલ્ટેજ તેમજ ફ્રીક્વન્સીને તદ્દન સુંદર નિયંત્રણ સાથે બદલી શકો છો અને ત્રીજું જેમ મેં કહ્યું કે પ્રોસેસરમાં કેટલીક સૂચનાઓ હશે જેનો ઉપયોગ આ વોલ્ટેજ અથવા ઘડિયાળનું સ્તર સેટ કરવા માટે થઈ શકે છે આ કેટલીક હાર્ડવેર સૂચનાઓ છેહાર્ડવેર સ્તરની સૂચનાઓ અને કમ્પ્યુટર સિસ્ટમમાં ઓપરેટિંગ સિસ્ટમને આ વસ્તુઓ શરૂ કરવા અથવા પ્રોગ્રામિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે જેથી તે જરૂરી આવર્તન અને સપ્લાય વોલ્ટેજ સેટ કરશે જેમ કે કાર્ય પૂર્ણ કરવાની સમયમર્યાદા પૂરી થાય તેથી જો કોઈ સિસ્ટમ ભારે ભાર ધરાવે છે ઓએસ તેને શોધી કાઢે છે તો તે ઝડપથી ચલાવવા માટે VDD માં વધારો અથવા રેમ્પ અપ કરી શકે છે અને VDD સ્થિર થયા પછી તે ઘડિયાળની આવર્તનને પણ વધારી શકે છે તેથી કામગીરી ઝડપી બનાવી શકાય છે પરંતુ બીજી બાજુ જો સિસ્ટમ હળવા ભાર પર ચાલી રહી છેતો પછી તમે પહેલા ઘડિયાળને ધીમી કરી શકો છો પછી જ્યારે PLL નવી આવર્તનને લોક મારે છે ત્યારે તમે VDD ને ધીમું કરી શકો છો આ સામાન્ય રીતે ફેરફારોનો ક્રમ હોય છે બરાબર હવે લિકેજ ઘટાડવાની તકનીકો વિશે વાત કરતા ત્યાં વિવિધ પદ્ધતિઓ છે જે શક્ય છે તેથી હું આની ખૂબ જ વિગતોમાં નથી જતો હું તમને એક વિચાર આપી રહ્યો છું તેથી તમે ટ્રાન્ઝિસ્ટર સ્ટેકીંગ ડ્યુઅલ થ્રેશોલ્ડ પાર્ટીશનિંગ નામની તકનીકનો ઉપયોગ કરી શકો છો અથવા તમારી પાસે ચલ થ્રેશોલ્ડ હોઈ શકે છે ચાલો જોઈએ કે આ શું છે ટ્રાન્ઝિસ્ટર સ્ટેકીંગ નો અર્થ છે કે તમે એક લાક્ષણિક CMOS સર્કિટમાં જુઓ છો કે તમારી પાસે આમાંના ઘણા ટ્રાન્ઝિસ્ટર છે જેને તમે શ્રેણીમાં જોડેલા છે આ વિચાર ખૂબ જ સરળ છે તેથી જો તમારી પાસે સર્કિટ હોય જ્યાં આઉટપુટ નોડ અથવા વીડીડી નોડમાંથી તમારી પાસે જમીન પર ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા ઓછી હોય તો લિકેજ કરંટ વધારે હશેકારણ કે આમાંના દરેક ટ્રાન્ઝિસ્ટર બંધ હોય ત્યારે પણ તેઓ કોઈ પ્રકારનો લિકેજ પ્રતિકાર ધરાવતા હશે જેથી સામાન્ય રીતે ખૂબ ઉંચો હોય પરંતુ જો આવા સમાંતર ટ્રાન્ઝિસ્ટર હોય તો આ લિકેજ પ્રવાહો સમાંતર માર્ગો શોધતા હશે અને અસરકારક લિકેજ પ્રવાહ વધશે પરંતુ જો તમારી પાસે શ્રેણીમાં આમાંના ઘણા ટ્રાન્ઝિસ્ટર છે જેને સ્ટેકીંગ કહેવામાં આવે છે પછી એકંદર પ્રતિકાર આ તમામ ટ્રાન્ઝિસ્ટર્સના કેટલાક બંધ પ્રતિકાર હશે જેના કારણે પ્રવાહ ઓછા લિકેજ પ્રવાહ માં પરિણમશે સરળ આ મૂળભૂત વિચાર છે તેથી જો તમારી પાસે સર્કિટ છે જ્યાં શ્રેણીમાં આ પ્રકારનું ટ્રાન્ઝિસ્ટર સ્ટેકીંગ છે તો કુલ લિકેજ કરંટ ઘટશે આ એકદમ સ્પષ્ટ છે અને આ પણ એક ખૂબ જ લોકપ્રિય તકનીક છે જેનો ઉપયોગ થાય છેજ્યારે મોટાભાગના ટ્રાન્ઝિસ્ટર બનાવેલા હોય ત્યારે તેથી વિવિધ પ્રદેશોના ડોપિંગ સ્તરને બદલીને તમે ટ્રાન્ઝિસ્ટરનું થ્રેશોલ્ડ વોલ્ટેજ બદલી શકો છો તેથી ટ્રાન્ઝિસ્ટરનો થ્રેશોલ્ડ વોલ્ટેજ ઉપકરણોની ગતિ પર સીધી અસર કરે છે આ અભિગમ પાછળનો મૂળ વિચાર છે તેથી આપણે કહી રહ્યા છીએ કે આપણી સર્કિટ નેટલિસ્ટમાં મોટી સંખ્યામાં ટ્રાન્ઝિસ્ટર હોઈ શકે છે આમાંના કેટલાક ટ્રાન્ઝિસ્ટર આપણે નીચા થ્રેશોલ્ડ તરીકે અને કેટલાક ટ્રાન્ઝિસ્ટર ઉચ્ચ થ્રેશોલ્ડ તરીકે વર્ગીકૃત કરીએ છીએ નીચું થ્રેશોલ્ડ વોલ્ટેજ ઝડપથી ચાલે છે પરંતુ તેમાં વધુ લિકેજ કરંટ હોય છે તેથી ત્યાં ટ્રેડ ઓફ છે તેથી સામાન્ય રીતે સર્કિટના તે ભાગો માટે જ્યાં મને હાઇ સ્પીડની જરૂર નથી હું ટ્રાંઝિસ્ટરને હાઇ થ્રેશોલ્ડ ટ્રાન્ઝિસ્ટર પર સેટ કરીશકારણ કે ઓછામાં ઓછું મારુંલિકેજ કરંટ ઓછું હશે પરંતુ સર્કિટ અથવા ભાગો માટે જે નિર્ણાયક માર્ગમાં આવે છે હું ઇચ્છું છું કે તેઓ શક્ય તેટલી ઝડપથી કામ કરે હું તે ટ્રાન્ઝિસ્ટર નીચા થ્રેશોલ્ડ તરીકે વ્યાખ્યાયિત કરું છુંતેથી આ રીતે હું ટ્રાંઝિસ્ટરનું 2 સેટમાં અમુક પ્રકારનું વિભાજન કરી શકું છુંનિર્ણાયક માર્ગો અને સર્કિટની વિલંબ આવશ્યકતાઓનું વિશ્લેષણ કરીને હાઇ સ્પીડ અને લો સ્પીડ જેથી મારું સર્કિટ કાર્યક્ષમ રીતે કાર્ય કરે અને છતાં ઓછી શક્તિનો વપરાશ કરે બરાબર તેથી જેમ મેં કહ્યું હતું કે આપણે ટ્રાન્ઝિસ્ટરનું વિભાજન બે ક્લસ્ટરમાં વ્યાખ્યાયિત કર્યું છે મૂળભૂત ઉદ્દેશ નિર્ણાયક માર્ગોમાં વિલંબ ઘટાડવાનો છે અને અલબત્ત એકંદર વીજ વપરાશને નીચા સ્તરે રાખવાનો છે અને સામાન્ય રીતે તમારી પાસે ચલ થ્રેશોલ્ડ ટ્રાન્ઝિસ્ટર હોઈ શકે છેઅહીં જુઓ તમારી પાસે એક ટેકનોલોજી છે જ્યાં થ્રેશોલ્ડ માત્ર બે જ નહીં તમે થ્રેશોલ્ડને અંતિમ સ્તરે ઘણા સ્તરો સુધી ગોઠવી શકો છો તેથી તે કરવું બહુ મુશ્કેલ નથી જો તમે ટ્રાન્ઝિસ્ટરનું સબસ્ટ્રેટ બાયસ વોલ્ટેજ બદલી શકો છો જો તમારી પાસે તે વોલ્ટેજ બદલવાની પદ્ધતિ હોય તો થ્રેશોલ્ડ વોલ્ટેજ પણ બદલાશે આ અભિગમ પાછળનો મૂળ વિચાર છે તેથી આ બિંદુએ પહેલેથી જ કહ્યું છે કે જો તમે VTH ઘટાડશો તો તમારા ટ્રાન્ઝિસ્ટર ઝડપી બનશે પરંતુ તમારો લિકેજ કરંટ ખૂબ ઝડપથી વધે છે VTH ઘટાડે છે તે પણ ઘટે છે ટ્રાન્ઝિસ્ટર ઝડપી બનાવે છે આ બે બાબતોનો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે તેથી અભિગમ આની જેમ કાર્ય કરે છે તેથી તમારી પાસે આ ટ્રાન્ઝિસ્ટર છે આ સબસ્ટ્રેટ તમે બે વોલ્ટેજ સ્રોતો સાથે કનેક્ટ કરો છો વી સબસ્ટ્રેટ બાયસ તમે તેમને સબસ્ટ્રેટ બાયસ વોલ્ટેજ કહો છોએક P ટ્રાન્ઝિસ્ટર માટે એક N ટ્રાન્ઝિસ્ટર માટે તેથી આપણે બોડી બાયસ વોલ્ટેજને બદલીને થ્રેશોલ્ડ વોલ્ટેજમાં ફેરફાર કર્યો છે હવે આ આલેખ તમને બતાવે છે કે સબસ્ટ્રેટ બાયસ વોલ્ટેજ બદલીને તમે થ્રેશોલ્ડ વોલ્ટેજને 0 4 વોલ્ટથી લગભગ 0 9 વોલ્ટ સુધી વિશાળ શ્રેણીમાં બદલી શકો છો તેથી રન સમય દરમિયાન તમે ફરીથી આ વોલ્ટેજને બદલવા માટે કેટલીક સૂચનાઓ મેળવી શકો છો જેથી તમે ટ્રાન્ઝિસ્ટર્સના થ્રેશોલ્ડ વોલ્ટેજને સંતુલિત કરી શકો કે જેથી તે ઝડપી અથવા ધીમી ચાલે તેથી આ ફરીથી ડિઝાઇનમાં નવું પરિમાણ ખોલે છે જે રીતે તમે તમારા ટ્રાન્ઝિસ્ટર લેવલ નેટલિસ્ટને ડિઝાઇન કરી રહ્યા છો જે રીતે તમે તેમને પ્રોગ્રામ કરી રહ્યા છો તેમને વિભાજીત કરો થ્રેશોલ્ડને વ્યવસ્થિત કરોતેથી ત્યાં છે ત્યાં પડકારોનો એક નવો સમૂહ છે જે આવે છે અહીં જો તમારી પાસે આ સુગમતા છે પરંતુ અહીં એકમાત્ર સમસ્યા એ છે કે જો તમે આ પ્રકારની સુવિધા મેળવવા માંગતા હો તો તમારી બનાવટ થોડી વધુ મુશ્કેલ બની જાય છેકારણ કે પરંપરાગત સીએમઓએસ ફેબ્રિકેશનને ડબલ વેલ ફેબ્રિકેશન પ્રક્રિયાની જરૂર છે હવે આપણને ટ્રિપલ વેલ ફેબ્રિકેશન પ્રક્રિયાની જરૂર છે જે ફેબ્રિકેશનની કિંમતમાં વધારો કરે છે બરાબર અને છેલ્લે આપણે સ્લીપ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને પાવર ગેટિંગ તરીકે ઓળખાતી પદ્ધતિની ચર્ચા કરી તેથી વિચાર એકદમ સરળ છે તમે સામાન્ય રીતે જુઓ છો કે આપણી પાસે આ VDD અને VSS છે આ બે પાવર સપ્લાય વોલ્ટેજ છે જે દરવાજાને ચલાવે છે હવે આપણી પાસે નીચલા સ્તર VDV અને VSSV પર સહાયક વોલ્ટેજ છે તેથી આપણે જે કહી રહ્યા છીએ તે છે કે કેટલીકવાર આપણે આ SL ને 1 પર સેટ કરીને આ ટ્રાન્ઝિસ્ટર્સને સક્રિય કરીને સ્લીપ મોડ પર સેટ કરી શકીએ છીએ તેથી જો તમે SL ને 1 આ ટ્રાન્ઝિસ્ટર તેમજ આ ટ્રાન્ઝિસ્ટર કહ્યું તો તે બંધ થઈ જશે તેથી હવે આ સર્કિટ આ નીચા વોલ્ટેજ દ્વારા સંચાલિત થશે તેથી તે પાવર ડાઉન મોડ જેવું છે તેથી જો આપણે સર્કિટને સુવા માટે મૂકી શકીએ જ્યાં તમે હમણાં કોઈ ગણતરી કરી રહ્યા નથી તો વીજ વપરાશ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે હવે જુઓ કેટલાક સર્કિટ સ્ટોરેજ એલિમેન્ટ્સ ફ્લિપ ફ્લોપ પણ હોઈ શકે છે તેથી તમે ખરેખર VDD બંધ કરી શકતા નથી તેથી જો તમે VDD બંધ કરો છો તો મેમરી તત્વોમાં સંગ્રહિત તમારો ડેટા ખોવાઈ શકે છે તેથી પાવર ડાઉન મોડ રાખવું વધુ સારું છે જ્યાં તમે ફક્ત વોલ્ટેજનું સ્તર ઘટાડી શકો છો ડેટા સ્ટોરેજ જાળવી રાખવા દો પરંતુ જ્યારે પણ તમને ફરીથી જરૂર પડે ત્યારે તમે ફરીથી વોલ્ટેજ જેક કરો અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરો બરાબર આ મૂળભૂત રીતે સ્લીપ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને પાવર ગેટિંગનો અર્થ છેઅને ચિપ લેવલમાં તમે આને સરળતાથી અમલમાં મૂકી શકો છો તમારી પાસે પ્રમાણભૂત સેલ્સમાં કેટલીક પાવર સ્વીચ જડિત થઈ શકે છે આ પ્રમાણભૂત સેલ્સની હરોળ છે તમારી પાસે આ પ્રકારની કેટલીક સ્વીચો જડિત હોઈ શકે છે તેથી આ સ્વીચોનો ઉપયોગ કરીને તમે આ સ્લીપ ટ્રાન્ઝિસ્ટર ચાલુ અને બંધ કરી શકો છો તેથી જો આ તકનીકનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે દર્શાવવામાં આવ્યું છે કે તમે 1000 વખત જેટલી શક્તિ ઘટાડી શકો છો તેથી આ અર્થમાં આ ખૂબ જ સારી ડિઝાઇન છે શક્તિને નિયંત્રિત કરવા માટે સારી ડિઝાઇન ફિલોસોફી છે પરંતુ અલબત્ત તેને ઘણાં વિશ્લેષણની જરૂર છેસર્કિટ લેવલ વિશ્લેષણ અને તે શોધવા માટે કયા બ્લોક્સ છે જ્યાં તમારે આ સ્લીપ મોડ્સ ને અમલમાં મૂકવાની અથવા સમાવવાની જરૂર છે તેથી આ સાથે આપણે આ લેકચરના અંતમાં આવીએ છીએ તેથી આપણે આપણાં આગામી લેકચરમાં પાવર ઘટાડવા માટે કેટલીક અન્ય તકનીકોની વાત કરશું